સોલ્યુશન અસાઇનમેન્ટ 1 પ્રોબ્લેમ 4 9 આપણે અસાઇનમેન્ટ નંબર 1 હલ કરી રહ્યા છીએ અને આ ટ્યુટોરીયલ માં આપણે પ્રોબ્લેમ 4 થી પ્રોબ્લેમ નંબર 9 હલ કરીશું પ્રોબ્લેમ નંબર 4 જણાવે છે જો આપણી પાસે 2 અનંત લાંબા ઓવરલેપિંગ સિલિન્ડર છે તો ચાલો આપણે R ત્રિજ્યાના 2 અનંત લાંબા ઓવરલેપિંગ સિલિન્ડરો બનાવીએ તો આ R ત્રિજ્યાનું છે એ સિલિન્ડર ચાર્જ ડેન્સિટી ધરાવે છે તો આ બ્લેક એ ચાર્જ ડેન્સિટી ધરાવે છે અને રેડ એ ચાર્જ ડેન્સિટી ધરાવે છે 2 સિલિન્ડરની અક્ષ વચ્ચે નું અંતર a છે અને a2r છે તેથી ત્યાં ઓવરલેપ છે તો આ અંતર a છે આપણે ઓવરલેપિંગ રિજન માં વિદ્યુતક્ષેત્ર ના મેગ્નિટ્યુડ ની ગણતરી કરવાની છે તો જો હું તેને ઉપરથી જોઉં તો અહીં એક સિલિન્ડર અને અહીં બીજું સિલિન્ડર છે અને આપણે આ ઓવરલેપિંગ રિજનમાં વિદ્યુતક્ષેત્રની ગણતરી કરવા માંગીએ છીએ તો ઓવરલેપિંગ રિજનમાં વિદ્યુતક્ષેત્રનું નેટ ફિલ્ડ EE1E2 બનવાનું છે વિદ્યુતક્ષેત્ર E1 પોઝિટિવ ચાર્જ ને કારણે છે વિદ્યુતક્ષેત્ર E2 નેગેટીવ ચાર્જ ને કારણે છે તો ચાલો હું આ ક્ષેત્ર કેવી રીતે ઓવરલેપિંગ રિજનમાં દેખાય છે તે બતાવીશ પોઝિટિવ ચાર્જ ને કારણે E1 વિદ્યુતક્ષેત્ર કોઈપણ બિંદુએ વેક્ટર ની સાથે બનશે ચાલો હું આને આ રીતે રેડિયલી બહાર બનાવી શકું અને લાલ રંગને લીધે તે ક્ષેત્ર લાલ વેક્ટર સાથે બતાવવામાં આવશે તેના મેગ્નિટ્યુડ વિશે શું ચાલો તેની ગણતરી કરીએ EE1E2 ચાલો પોઝિટિવ ચાર્જ કરેલા સિલિન્ડરના કેન્દ્રથી R1 અંતર લઈએ અને તેથી આ R1 છે અને નેગેટીવ ચાર્જ કરેલા સિલિન્ડરના કેન્દ્રથી અંતર તે R2 થવા દો અને તેથી ફિલ્ડ E1 અને E2 હશે તેથી ચાલો ગોસના નિયમ Gauss's law દ્વારા E1 અને E2 ની ગણતરી કરીએ તો જો હું R1 અંતર પર પોઝિટિવ ચાર્જ સિલિન્ડર લઉં છું તો ગોસના નિયમ દ્વારા સિમ્મેટરી E ફક્ત રેડિયલ દિશામાં જ રહેશે અને તો તે E dSr12l0 છે અને બધા R પર E સમાન છે તો આ E 2πr1lr12l0ρ બરાબર હશે સંભવત આ પરિણામ તમે બારમા ધોરણથી જાણો છો તેથી π બંને બાજુથી કેન્સલ થાય છે એક r1 બંને બાજુ થી કેન્સલ થાય છે l બંને બાજુથી કેન્સલ થાય છે અને તેથી E1r120 છે અને વેક્ટર માટે તે રેડિયલ દિશામાં હોવાથી હું E1r120 લખી શકું છું dSr12l0 E 2πr1lr12l0ρ ∴E1r120 તે જ રીતે નેગેટીવ ચાર્જ માટે ફિલ્ડ વિરુદ્ધ દિશામાં હોય છે અને મેગ્નિટ્યુડ સમાન હશે અને તેથી E2r220 છે હું બે વિદ્યુતક્ષેત્રને ઉમેરું છું તેથી Eρr1r220 છે પરંતુ r1r2 શું છે ચાલો હું આ 2 ઓવરલેપિંગ સિલિન્ડરની આકૃતિ પર જઈશ જ્યાં r1r2a છે a એ પોઝિટિવ ચાર્જ સિલિન્ડરથી નેગેટીવ ચાર્જ સિલિન્ડર તરફ છે અને તો આ E a20 છે ઓવરલેપિંગ રિજનમાં આ એક ફેન્ટાસ્ટિક પરિણામ છે મારી પાસે કોન્સ્ટન્ટ વિદ્યુતક્ષેત્ર છે તેને અનુલક્ષીને જે બિંદુ પર હોઉં તેનુ મેગ્નિટ્યુડ a20 છે E2 r220EE1E2ρ r1r220 a20 આગળ હું પ્રોબ્લેમ નંબર 5 હલ કરું જેમાં ફંક્શન f દ્વારા વર્ણવેલ વેક્ટર ફિલ્ડનું ડાયવર્જન્સ છે જ્યાં fxyzx2x6xyzyz2xz છે ડાયવર્જન્સ શું છે f ની ગણતરી કરવા માંગીએ છીએ જે જે હું લખી શકું છું અને પછી તમે જોઈ શકો છો કે x∂x y∂y z∂z લેવાનું અર્થપૂર્ણ છે પરંતુ ચાલો આપણે તે સંપૂર્ણ સમય માટે કરીએ fxyzx2x6xyzyz2xz x2x6xyzyz2xz તો આપણે ∂x મને 2xx6yzyz2z આપે છે ∂y મને 06xzy0 આપે છે ∂z મને 06xyy2zxz આપે છે f લઈશ અને મને અંતિમ જવાબ f 2x 6xz 2zx મળે છે 06xyy2zxz પ્રોબ્લેમ નંબર 6 જેમાં ફંક્શન A ફિલ્ડનું ડાયવર્જન્સ છે જ્યાં Axyz2αxxβyy 3γzz છે જો A0 હોય તો α β અને γ વચ્ચે શું સંબંધ છે તો ચાલો આપણે A લઈએ કે જે 2αxxβyy 3γzz સમાન છે તો આ 2αβ 3γ0 થાય છે જો ડાયવર્જન્સ 0 હોય તો આ સંબંધ છે અથવા જવાબની દ્રષ્ટિએ જે મેં તમારા અસાઇમેન્ટમાં આપ્યો છે તે 36 20 છે 2αxxβyy 3γzz0 2αβ 3γ0 36 20 પ્રોબ્લેમ નંબર 7 ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન માટે વિદ્યુતક્ષેત્ર આપવામાં આવે છે તમને ચાર્જ ડિસ્ટ્રિબ્યુશન r અંતરના સંદર્ભમાં ગોળાકાર વિદ્યુતક્ષેત્ર આપવામાં આવ્યુ છે જેમાં સ્ફેરિકલ પોલાર કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ થાય છે જયાં વિદ્યુતક્ષેત્ર ErCe λ rr3r છે તેનો અર્થ એ કે જો હું r ડિપેન્ડેન્સની ગણતરી કરીશ r ની દ્રષ્ટિએ |Er|Ce λ rr2 છે અને તે રેડિયલ દિશામાં r2 આવે છે કારણ કે આ r પાસે મેગ્નિટ્યુડ r છે હવે આપણે શું શોધવું છે જો આપણે ઉદ્દગમની આસપાસ ત્રિજ્યાનો ખૂબ નાનો ગોળો લઈએ તો 0 ની મર્યાદામાં આ ગોળા દ્વારા બંધ ચાર્જ આપવામાં આવે છે ErCe λrr3r|Er|Ce λrr2 તો આપણે ગોસનો નિયમ એપ્લાય કરીશું જેમાં E dSQenclosed0 છે અને આપણે ઉદ્દગમ લઈ રહ્યા છીએ અને અહીં એક નાનો ગોળો લઈ રહ્યા છીએ ds રેડિયલ બનશે તો E ds છે જેમાં ds બધા રેડિયલ દિશામાં 4πr2 બનશે જો તમે ખરેખર તેને વધુ યોગ્ય રીતે લખવાનું પસંદ કરો છો તો હું r d r2 લઈશ જે ખરેખર અહીં વિસ્તારનો r એક નાનો એલિમેન્ટ છે જે પછી Ce λrr2 4πr2 છે અને તે π અને પર આધારિત નથી તેથી હું આને 4π લખી શકું છું તો આ ખરેખર E dS4πCe λrQ0 છે

જો r ખૂબ જ નાનો હોય તો એ 0 પર જઈ રહ્યો છે તેથી આ 4πC0 છે તેનો અર્થ એ છે કે ત્યાં ઉદ્દગમ પર એક પોઇન્ટ ચાર્જ છે કારણ કે જો ત્રિજ્યા નાની અને નાની 0 ની મર્યાદામાં જાય તો તે હજી પણ ફાઇનાઇટ ચાર્જ 4πC0એન્ક્લોઝ કરે છે તેનો અર્થ એ છે કે ઉદ્દગમ પર મૂળભૂત ક્ષેત્ર 0 નો પોઇન્ટ ચાર્જ છે Qenclosed4πC0e λr પ્રોબ્લેમ નંબર 8 વિદ્યુતક્ષેત્ર માટે આપણે ફરીથી આ વિદ્યુતક્ષેત્ર E પર પાછા આવીએ છીએ જે ErCe λ rr3r છે R ત્રિજ્યાના અને ઇન્ફિનિટેસિમલ જાડાઈ dR ના નાના શેલ દ્વારા ફ્લક્સ તો આપણે R ત્રિજ્યાનો અને જાડાઈ dr નો શેલ લઈ રહ્યા છીએ આમાંથી ફ્લક્સ કેટલું હશે આ કિસ્સામાં નોંધ લો જે વોલ્યુમને લાલ રંગથી શેડ કરું છું તેના વિશે હું વાત કરું છું ત્યાં 2 સપાટીઓ છે તો આંતરિક સપાટી દ્વારા અને બાહ્ય સપાટી દ્વારા નેટ ફ્લક્સ બનશે જો હું આંતરિક સપાટીમાં જોઉં તો એરિયા વેક્ટર અંદરની તરફ પોઇન્ટ કરી રહ્યું છે તો એરિયા વેક્ટર ખરેખર r દિશામાં છે કારણ કે એરિયા વેક્ટર હંમેશા વોલ્યુમની બહાર જતા લેવામાં આવે છે બીજી બાજુ બાહ્ય સપાટી જે હું લાલ રંગ દ્વારા બનાવું છું તે r દિશામાં છે અગાઉની પ્રોબ્લેમમાં મેં પહેલેથી જ ગણતરી કરી છે જ્યારે મેં આ E dS ક્ષેત્રના S એલિમેન્ટ વેક્ટરને એરિયાની બહાર નિર્દેશિત કરવા માટે લીધા હતા ત્યારે આ E dS4πCe λr છે dS4πCe λr તો આંતરિક સપાટી માટે હું તેને લીલા રંગથી લખી શકું કારણ કે dS વિરુદ્ધ દિશા તરફ નિર્દેશ કરી રહ્યું છે તો E ds|inner surface 4πCe λR કારણ કે વાદળી લાઇન બતાવી રહ્યું છે તે રીતે વિદ્યુતક્ષેત્ર વેક્ટર બહાર નીકળી રહ્યું છે અને dS તેની બરાબર વિરુદ્ધ 180 ડિગ્રીમાં છે અને બાહ્ય સપાટી માટે E ds|outer surface4πCe λRdRથશે હું હવે આ r ને R દ્વારા બદલીશ કારણ કે આપણે તેને R ત્રિજ્યા પર કરી રહ્યા છીએ અને હું આ બે ઉમેરું છું તો ઇન્ફિનિટેસિમલ dR કારણે નેટ ફ્લક્સ છે તો હું આ એક્સ્પોનેન્શલ e λRe λdR લખી શકું છું નેટ ફ્લક્સ 4πCλe λRdR છે ds|outer surface4πCe λRdR4πCe λRe λdR4πCe λR1 λdR 4πCλe λRdR પ્રોબ્લેમ નંબર 9 ચાર્જ ડેન્સિટી વિદ્યુતક્ષેત્ર ErCe λ rr3r તરીકે દર્શાવવામાં આવે છે આપણે ગોસના નિયમ દ્વારા ચાર્જ ડેન્સિટી શોધવા માંગીએ છીએ હવે હું ડાયવર્જન્સ પ્રમેય નો સીધો ઉપયોગ કરી શકું છું E નું સીધું ડાયવર્જન્સ લેતા પરંતુ હું તે કરવા જઈ રહ્યો નથી ચાલો જોઈએ કે શેલની નજીક ચાર્જ ડેન્સિટી શું છે આપણે આના દ્વારા ફ્લક્સની ગણતરી કરી લીધી છે તો આ શેલમાંથી ફ્લક્સ એ 4πCλe λrdr છે અને આ Charge enclosed0 છે બંધ થયેલ ચાર્જ શેલનું વોલ્યુમ બનશે જે 4πr2dr ρ0 છે બે બાજુ જુઓ અને તમે આ dr ને કેન્સલ કરી શકો છો આ 4π કેન્સલ થાય છે તો r C0e λrr2 છે ત્યાં જ્યારે તમે r 0 દૂર હોવ ત્યારે ચાર્જ ડેન્સિટી 0r2 છે ρ0 r C0e λrr2 મેં પ્રોબ્લેમ નંબર 7 માં પહેલેથી જ ધ્યાન દોર્યું હતું કે કેન્દ્રમાં એક પોઇન્ટ ચાર્જ છે કારણ કે તમે કેન્દ્ર પર જાઓ છો ત્યારે વિદ્યુતક્ષેત્ર 1r2 જેટલું થઈ જાય છે કારણ કે e λr1 બને છે અને તો ત્યાં એક વધારાની ડેન્સિટી વધારાનો ચાર્જ છે જેનું મેગ્નિટ્યુડ 4πC0 હતું અને તેથી ચાર્જ ડેન્સિટી 4πC0 બનશે કારણ કે આ એક પોઇન્ટ ચાર્જ છે તો આ વિદ્યુતક્ષેત્ર ની નેટ ચાર્જ ડેન્સિટી 4πC0 C0e λ rr2 છે અને તે તમારો જવાબ છે